નમસ્તે અને સ્વાગત છે સીકયોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વીડિયો લેક્ચરમાં પહેલાનાં વિડિઓ પ્રવચનોમાં આપણે ખરેખર હાર્ડવેર ટ્રોજન શોધવા માટે બે પદ્ધતિઓ જોઈ હતી પ્રથમ ફાન્સી તરીકે ઓળખાતું હતું જે આઈપી કોર માં હાર્ડવેર ટ્રોજન હાજર શોધે છે બીજો સાઈડ ચેનલોનો ઉપયોગ જેમ કે કોઈ બનાવટી આઈસી માં હાર્ડવેર ટ્રોજનની હાજરી ઓળખવા માટે ઉપકરણનો પાવર વપરાશ હવે જેમ આપણે પહેલાની વિડિઓમાં ઉલ્લેખ કર્યો છે આ બધી તકનીકો ચોક્કસ હદ સુધી સફળ હોવા છતાં ટ્રોજન ડેવલપર્સ દ્વારા ખૂબ સરળતાથી અવગણવામાં આવી છે આવશ્યકપણે આપણે હાર્ડવેર ટ્રોજન લખી શકીએ છીએ જે ખાસ કરીને આ બધી તકનીકોને બાયપાસ કરી શકે છે જે હાર્ડવેર ટ્રોજનને શોધવા માટે વિકસિત કરવામાં આવી છે આ ચોક્કસ સમસ્યાને હલ કરવા માટેનો વૈકલ્પિક અભિગમ એ છે કે હાર્ડવેર ટ્રોજનની હાજરી શોધી ન શકીએ તો આપણે સર્કિટ્સને એવી રીતે ડિઝાઇન કરી શકીએ કે જેથી સર્કિટમાં હાર્ડવેર ટ્રોજનની શામેલ કરવું મુશ્કેલ બને આ વ્યાખ્યાનમાં આપણે સાઇલેન્સિંગ હાર્ડવેર બેકડોર્સ નામના આ પેપર તરફ જોશું આ પેપર ખરેખર ઓકલેન્ડ ૨૦૧૧ માં રજૂ થયુ હતું આજે આપણે આ વિડિઓ વ્યાખ્યાનમાં પ્રસ્તુત કરીશું તેવી ઘણી સ્લાઇડ્સ આ ચોક્કસ પેપર ને અનુરૂપ એડમ વૉક્સમેન ના ઓકલેન્ડ ટૉક માંથી છે હવે મોટાભાગનું આ પેપર એ હકીકત પર આધારિત છે કે હાર્ડવેર ટ્રોજન બે ઘટકોનો સમાવેશ કરે છે ખાલી પહેલા ઘટકને ટ્રિગર તરીકે ઓળખવામાં આવે છે અને બીજો ઘટક પેલોડ છે જે આપણે પહેલાના વ્યાખ્યાનોમાં જોયું છે જો કોઈ રીતે આપણે આપણા હાર્ડવેર મોડેલને એવી રીતે ડિઝાઇન કરી શકીએ કે આવું ટ્રિગર બનાવવું મુશ્કેલ હોય તો હાર્ડવેર ટ્રોજન હાજર હોવા છતાં પેલોડ ક્યારેય એકઝેક્યુટ થશે નહીં જો હુમલાખોરની અપેક્ષા મુજબ ટ્રિગર ક્યારેય નહીં થાય તો પેલોડ ક્યારેય execute થશે નહીં અને ઉપકરણ દ્વારા સંવેદનશીલ માહિતી અથવા દૂષિત પ્રવૃત્તિઓ કદી નહીં થાય તેથી આ પેપર જે મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરે છે તે એ છે કે આપણે હાર્ડવેર ટ્રોજનને કેવી રીતે મુશ્કેલ બનાવ્યું આ સમગ્ર બાબતમાં આવશ્યક વિચાર એ ટ્રિગર્સને છુપાવવાની રીત છે જેથી પેલોડ્સ ક્યારેય અમલમાં ન આવે એક આધાર વિચાર એ છે કે હાર્ડવેર ડિઝાઇનમાં ટ્રિગર્સ દેખાઈ શકે તેવી જુદી જુદી રીતો ગણતરી કરવી અને આક્રમણ કરનારને ખરેખર આ વિવિધ પ્રકારના ટ્રિગર્સ સાથે ટ્રોજનની રચના કરવી મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરવો આને સમજવા માટે આપણે હાર્ડવેર મોડ્યુલનું ઉચ્ચ સ્તરનું ચિત્ર લઈએ છીએ અને આપણે જે જોઈએ છીએ તે એ છે કે દરેક હાર્ડવેર મોડ્યુલમાં કેટલાક ઇનપુટ્સનો સમાવેશ થાય છે અને કેટલાક આઉટપુટ પ્રદાન કરે છે આ ઇનપુટ્સને વૈશ્વિક ઇનપુટ્સ તરીકે વર્ગીકૃત કરી શકાય છે જેમ કે clock રીસેટ સિગ્નલ વગેરે નિયંત્રણ ઇનપુટ્સ જે હાર્ડવેર મોડ્યુલના સ્ટેટ મશીનને સંશોધિત કરે છે ડેટા ઇનપુટ્સ ઉદાહરણ તરીકે મેમરીમાંથી વાંચવામાં આવતા ડેટા અને આમાંના દરેક ચોક્કસ ટ્રિગર્સના આઉટપુટને અસર કરશે અને આમાંના દરેક આ ચોક્કસ મોડ્યુલના આઉટપુટને અસર કરશે આ દરેક ઇનપુટ્સ વૈશ્વિક નિયંત્રણ ડેટા અને પરીક્ષણ સંભવિત રીતે એક માર્ગ હોઈ શકે છે જેના દ્વારા ટ્રિગર સક્રિય થઈ શકે છે આ ચોક્કસ કાર્યમાં આપણે મુખ્યત્વે ટ્રિગર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે વૈશ્વિક સંકેતો અને નિયંત્રણ સંકેતો અને ડેટા સંકેતો દ્વારા આવી શકે છે તેથી આ globalવૈશ્વિક controlનિયંત્રણ અને dataડેટા માંના દરેકમાં વિવિધ પ્રકારનાં ટ્રિગર્સ હશે આપણે વૈશ્વિક સંકેતો પર આધારિત ટ્રિગર્સને બોલાવીએ છીએ જેમ કે ટિકિંગ ટાઇમ બોમ્બ જેવી ઘડિયાળ નિયંત્રણ સંકેતો ચીટ કોડ હોઈ શકે છે જે એક શોટ છે અથવા ક્રમ ડેટા સિગ્નલો ફરીથી એક જ શોટ અથવા અનુક્રમમાં ચીટ કોડ હોઈ શકે છે તેથી આપણે આ વિડિઓ વ્યાખ્યાનમાં જોશું કે આ દરેક ટ્રિગર્સ કેવા દેખાશે અને આપણે હાર્ડવેર મોડ્યુલોની રચના કેવી રીતે કરી શકીએ કે જેથી આ ટ્રિગર્સને રોકવા અથવા કોઈ હુમલાખોરને આ મિકેનિઝમ્સ દ્વારા હાર્ડવેર ટ્રોજન બનાવવાનું મુશ્કેલ બને તો ચાલો ટ્રીગર ટિકિંગ ટાઇમ બોમ્બથી પ્રારંભ કરીએ અનિવાર્યપણે જો આપણે આને અમારા હાર્ડવેર મોડ્યુલ તરીકે ધ્યાનમાં લઈએ છીએ તે ટિકીંગ ટાઇમ બોમ્બ ટ્રિગર કરે છે તે તે છે કે તે નિશ્ચિત સમયની રાહ જુએ છે અને તે પછી આ સમયને ચલાવવા માટે હાર્ડવેર ટ્રોજન પેલોડને ટ્રિગર કરે છે સામાન્ય રીતે તે હુમલાખોર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે હુમલાખોર ઇચ્છે છે કે ટ્રોજનનું ટ્રિગર સક્રિય થાય તે થોડા મહિનાઓ પછી થોડા અઠવાડિયા પછી અથવા થોડા વર્ષો પછી અથવા કદાચ વર્ષ દરમિયાન કોઈ ચોક્કસ સમયે કહી શકે તેથી જો આપણે ટિકીંગ ટાઈમ બોમ્બના ટ્રિગર કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે તે વિશે વિગતવાર જોઈએ તો પછી ડિઝાઇન કંઈક આવું દેખાશે અહીં ઉપકરણ પર એક ઇનપુટ હશે આ ઇનપુટ ડેટા અથવા કંઈ પણ હોઈ શકે છે જે વપરાશકર્તા દ્વારા ઉલ્લેખિત છે આ માનક તર્ક થી પસાર થશે જે હાર્ડવેર ડિવાઇસ દ્વારા સપોર્ટેડ છે અને પછી આઉટપુટ જાય છે આવા દૃશ્યમાં હાર્ડવેર ટ્રોજન આના જેવું કંઈક દેખાશે આપણી પાસે અહીં એક કાઉન્ટર હશે જે સંભવત દરેક ઘડિયાળ ની પલ્સ પર વૃદ્ધિ પામશે અને વધુમાં આ કાઉન્ટર ને ટ્રિગર્ડ મૂલ્ય સાથે સરખામણી કરવામાં આવશે ઉદાહરણ તરીકે જણાવી દઈએ કે હુમલાખોરે હાર્ડવેર ટ્રિગરની રચના કરી છે જેથી તે એક વર્ષ પછી સક્રિય થાય તેથી આનો અર્થ એ છે કે કાઉન્ટરની જેમ નિયમિત અંતરાલ પર તુલના કરનાર પસાર થયેલ ઘડિયાળ ના ચક્રો ની સંખ્યા અથવા અથવા વીતેલા સમયની સંખ્યા અથવા રકમ અને સામાન્ય રીતે યોગ્ય સમયગાળો વીતી ગયા પછી સામાન્ય રીતે શૂન્યનું મૂલ્ય આપશે સરખામણી કરનાર 1 નું આઉટપુટ પ્રદાન કરશે બાજુમાં ત્યાં એક દૂષિત તર્ક છે જે મલ્ટિપ્લેક્સર દ્વારા ગુપ્ત ઇનપુટને ઉદાહરણ તરીકે રજૂ કરે છે તેથી સામાન્ય કામગીરીમાં તુલના કરનાર શૂન્યનું આઉટપુટ આપશે જેનો અર્થ એ કે મૂળ લોજિકનો પરિણામ આઉટપુટ પર મોકલવામાં આવે છે બીજી બાજુ જ્યારે યોગ્ય સમય પસાર થઈ જાય ત્યારે સરખામણી કરનાર તમને 1 નું આઉટપુટ આપશે જે મલ્ટિપ્લેક્સરને દૂષિત તર્ક થી આઉટપુટ સ્વિચ કરવા માટેનું કારણ બને છે જ્યારે સરખામણી કરનાર 1 નું આઉટપુટ પ્રદાન કરે છે જે ઉલ્લેખિત સમય વીતી ગયા પછી હોય છે તો પછી આ દૂષિત તર્કને લગતા પેલોડ એક્ઝિક્યુટ થાય છે અને ગુપ્ત અથવા સંવેદનશીલ ડેટા આઉટપુટ પર લીક થાય છે હવે ટિકીંગ ટાઇમ બોમ્બને મૌન કરવા માટે આપણે પ્રથમ ધારીએ છીએ તે કંઈક epoch duration તરીકે ઓળખાય છે હવે આ અવધિ 1 સપ્તાહ થોડા દિવસો અથવા એક મહિના ગમે તે હોઈ શકે છે આપણે અહીં માનીએ છીએ કે આ યુગ અવધિ દરમિયાન આપણે આખી ડિઝાઈનનું વિસ્તૃત પરીક્ષણ કર્યું છે જેથી કોઈ પણ હાર્ડવેર ટ્રોજન આ યુગ અવધિ ની અંદર ટ્રિગર ન થાય હવે આ યુગ અવધિ ઉપરાંત આપણને ખાતરી નથી કે હાર્ડવેર ટ્રોજન ટ્રિગર થઈ શકે છે કે નહીં તેથી આ ટિકીંગ ટાઇમ બોમ્બને મૌન કરવા માટે આપણે સમયાંતરે યુગ અવધિ ની સમાન સંપૂર્ણ સર્કિટ ફરીથી સેટ કરીએ છીએ આપણે સર્કિટની શક્તિને ફરીથી સેટ કરીએ છીએ આમ કરીને તે કાઉન્ટર જે વીતેલા સમયની ગણતરી કરી રહ્યું છે અને તે હાર્ડવેરનો ભાગ છે ટ્રોજન પણ ફરીથી સેટ થઈ જશે તેથી આ કાઉન્ટર દ્વારા માન્ય છે તે મહત્તમ ગણતરી એપક સુધી છે હવે આપણે એપક ના અંતમાં પાવરને ફરીથી સેટ કરીશું ત્યારથી કાઉન્ટર ફરીથી સેટ થશે અને ગેઇનની ગણતરી શૂન્ય પર શરૂ કરશે હવે આપણી ધારણા અને વ્યાપક પરીક્ષણના આધારે કે ત્યાં કોઈ હાર્ડવેર ટ્રોજન નથી જેનો સમય આ સર્કિટને ફરીથી સેટ કરતા પૂર્વના સમય કરતા ઓછા સમય સાથે થઈ શકે છે કોઈપણ ટ્રોજનને ટ્રિગર થવાથી અટકાવે છે જો કે તેની કામગીરીની મધ્યમાં સર્કિટને ફરીથી સેટ કરવાની પોતાની અવરોધ છે તો ફરીથી ગોઠવવાનો અર્થ એ થાય છે કે આપણે આખી સિસ્ટમની વર્તમાન સ્થિતિને બચાવવાની જરૂર છે તે પાઈપલાઈન ફ્લશ કરવાની જરૂર છે જેથી જ્યારે પાવર ફરીથી ચાલુ થાય ત્યારે હાર્ડવેર ડિવાઇસ ખરેખર તે જ્યાંથી અટકી હતી ત્યાંથી ચલાવવાનું ચાલુ રાખી શકે હાર્ડવેરની અંદરના વિવિધ ઘટકો જેમ કે રજિસ્ટર શાખા ઇતિહાસ લક્ષ્યો વગેરેને સાચવવાની જરૂર રહેશે હવે આપણે હવે જેની ચર્ચા કરીશું તે છે કે આવી સુરક્ષા પદ્ધતિને બાયપાસ કરવાની કોઈ રીત છે કે કેમ શું કોઈ એવી રીત છે કે જેનાથી કોઈ હુમલાખોર ટ્રોઝન્સ પેલોડને તે સમયે ટ્રિગર કરી શકે છે જે ઉપસ્થિત રીસેટ્સ સાથે પણ એક એપક કરતા વધારે છે એક વસ્તુ જે હુમલાખોર કરી શકે તે એ છે કે સમયાંતરે હુમલાખોર ખરેખર કાઉન્ટરને મેમરી સ્થાનમાં સ્ટોર કરી શકે છે તેથી આ મેમરી સ્થાન આપણે ધારી શકીએ કે તે અસ્થિર છે અને આપણે ખરેખર શું કરી શકીએ છીએ કે જ્યારે પાવર ફરીથી પ્રારંભ થાય છે ત્યારે સંગ્રહિત મૂલ્યથી કાઉન્ટર ફરીથી પ્રારંભ થશે આ રીતે સંભવિત હુમલાખોર 2 મૂલ્યની ગણતરી માટે કાઉન્ટરને ખર્ચ કરી શકે છે જે એપક ના સમય કરતા વધારે છે તેથી આ કરવા માટે હુમલાખોરને આઈસી માં થોડી માત્રામાં નોન વોલેટાઇલ મેમરી અથવા ફ્લેશ મેમરીની જરૂર પડશે તેથી ઉદાહરણ તરીકે હુમલાખોર હાર્ડવેર ડિઝાઇનમાં ફ્લેશના કેટલાક કોષો ઉમેરી શકે છે અને આ દૂષિત ફ્લેશનો ઉપયોગ મધ્યવર્તી કાઉન્ટર મૂલ્યોને સંગ્રહિત કરવા માટે કરી શકે છે એક વસ્તુ જે ખરેખર આને રોકવા માટે કરી શકાય છે તે છે ઉપકરણને વારંવાર ચાલુ અને બંધ કરવું ઉદાહરણ તરીકે ઘડિયાળના સ્રોતને પાવર સ્રોતથી કનેક્ટ કરીને આ કરી શકાય છે તેથી ડિવાઇસ સતત ઊંચા દરે ચાલુ અને બંધ થાય છે અને જો ત્યાં ફ્લેશ મેમરીઝ હોય તો તે નાશ પામશે આમ જો હુમલાખોરે આ અસ્થિર મેમરીમાં ફ્લેશ ઉમેરવાનું અને મધ્યવર્તી કાઉન્ટર્સને સંગ્રહિત કરવાનું નક્કી કર્યું હોય તો પણ આ વારંવાર ચાલુ કરવા અને ઉપકરણ બંધ કરીને ફ્લેશ નાશ પામશે ટિકિંગ ટાઇમ બોમ્બ માટે આ સંરક્ષણ મિકેનિઝમને બાયપાસ કરવાની બીજી સંભવિત રીત કાઉન્ટરના આ મધ્યવર્તી મૂલ્યને રેમના કેટલાક મેમરી સ્થાનમાં લખી શકાય છે અને રીસેટ પછી એમ ધારીને કે રેમનું મૂલ્ય સડી ગયું નથી તેમ છતાં જેમ કે અનમેકસ્ટેબલ ઇન્ટ્રપ્ટ્સ જેવા પાસા ખરેખર આવા મિકેનિઝમની રચનાને ખૂબ મુશ્કેલ બનાવશે તેથી ક્રમમાં આપણે જાણીએ છીએ કે અનમાસ્કેબલ વિક્ષેપો ને અવરોધિત કરી શકાતા નથી અને જો ઉપકરણ બંધ હોય ત્યારે અથવા પાવર રીસેટ થઈ રહ્યું હોય ત્યારે તે દરમિયાન જો કોઈ અનમાસ્કેબલ વિક્ષેપો થાય છે તો તે વિક્ષેપ ખોવાઈ જશે આને રોકવા માટે એક ફીફો નો ઉપયોગ કરી શકાય છે જે આ પાવર રીસેટ સમય દરમ્યાન અનમાસ્કેબલ વિક્ષેપો ને અસ્થાયીરૂપે સંગ્રહિત કરશે અન્ય બાબતો કે જે બાબતોને મુશ્કેલ બનાવી શકે છે તે કામગીરીના કાઉન્ટર્સ છે જે ટાઇમ બોમ્બનો સ્રોત પણ હોઈ શકે છે ટ્રોજનને ટ્રિગર કરવાની બીજી રીત કંઈક ચીટ કોડ્સ તરીકે જાણીતી છે ચીટ કોડ સાથે જો ઉદાહરણ તરીકે 0x0XCAFEBEEF એ વિશિષ્ટ ઇનપુટ જ્યારે ટ્રિગરને આપવામાં આવે છે ત્યારે સર્કિટ ટ્રિગર સર્કિટ પર સક્રિય થાય છે જે બદલામાં હાર્ડવેર ટ્રોજનના પેલોડને સક્રિય કરશે હવે આપણે પહેલાનાં વીડિયોમાં આનાં ઉદાહરણો જોયાં છે આપણે જોયું હતું કે જ્યારે ઇનપુટમાં કોઈ ચોક્કસ સરનામું કેવી રીતે હાજર હોય છે ત્યારે આ વિશિષ્ટ સરનામું પછી ટ્રિગર મૂલ્ય 1 પર સેટ કરે છે જે પછી આઉટપુટ પર સંવેદનશીલ ડેટાને લીક કરવા માટે મલ્ટિપ્લેક્સર સ્વિચ કરશે હાર્ડવેર ટ્રોજનનો એક લાક્ષણિક ચીટ કોડ પ્રકાર આના જેવો દેખાશે અમારી પાસે અહીં ઇનપુટ છે અને હુમલો કરનારનો ચોક્કસ ચીટ કોડ અહીં સંગ્રહિત છે તેથી આવતા દરેક ઇનપુટ માટે ત્યાં સંગ્રહિત ચીટ કોડ વચ્ચેની સરખામણી કરવામાં આવે છે અને ત્યારબાદ 0 અથવા 1 નું આઉટપુટ પ્રાપ્ત થાય છે તો ઇનપુટ્સ માટે કે જે ચીટ કોડની સમાન નથી મલ્ટિપ્લેક્સર આઉટપુટ તરીકે મૂળ તર્ક પસંદ કરશે અને પરિણામો સામાન્ય તરીકે કાર્ય કરશે અને જ્યારે ઇનપુટ ચીટ કોડની સમાન હોય ત્યારે મલ્ટિપ્લેક્સર દૂષિત તર્ક પર સ્વિચ કરશે અને પછી ગુપ્ત માહિતી બહાર નીકળી શકે છે તેથી કેવી રીતે કોઈ ખરેખર ચીટ કોડ્સ દ્વારા સક્રિય થયેલ હાર્ડવેર ટ્રોજનને અટકાવશે તેથી એક રીત એ સુનિશ્ચિત કરવાની છે કે હુમલાખોર દ્વારા સેટ કરેલો ચીટ કોડ તેની ઇચ્છા મુજબ ક્યારેય પ્રાપ્ત થયો નથી તેથી ઉદાહરણ તરીકે જો આપણી પાસે અહીં એક એન્ક્રિપ્ટર મોડ્યુલ છે તો કોઈપણ ઇનપુટ જે પહેલા આપવામાં આવે છે તે એન્ક્રિપ્ટ થાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો કેટલાક અન્ય મૂલ્યમાં અવ્યવસ્થિત થાય છે પછી હાર્ડવેર મોડ્યુલ આ એન્ક્રિપ્ટેડ ડેટા પર કાર્ય કરે છે અને પછી ત્યાં એક ડિક્રિપ્ટેડ મોડ્યુલ છે અને પ્રાપ્ત થયું છે વર્તમાન સાચું આઉટપુટ તેથી પ્રથમ નોંધ લો કે ત્યારથી અથવા દરેક એન્ક્રિપ્ટર આઉટપુટ પર એક ડિક્રિપ્ટર પણ છે પરિણામો હંમેશાં સાચા હોવા જોઈએ અને બીજું એ પણ નોંધ લેવું જોઈએ કે ઇનપુટ્સનો આ અવ્યવસ્થિતતા ચીટ કોડને ટ્રિગર સક્રિય કરતા અટકાવશે ઉદાહરણ તરીકે જો ચીટ કોડ 0xCAFEBEEF છે તો આપણી પાસે 0xCAFEBEEF અહીં સંગ્રહિત છે હવે હુમલાખોર શું અપેક્ષા રાખશે તે છે કે જ્યારે તે 0xCAFEBEEF ઇનપુટ આપે છે ત્યારે તે કમ્પેરેટર્સ આઉટપુટને 1 માં બદલી નાખશે અને દૂષિત તર્કને સક્રિય કરવા દબાણ કરશે અને આઉટપુટ પરિણામોને બદલશે હવે આપણે જે કર્યું છે તે છે કે આપણે અહીં એક એન્ક્રિપ્ટર રજૂ કર્યું છે જે ઇનપુટ તરીકે પૂરા પાડવામાં આવે ત્યારે આવશ્યકપણે ઇનપુટને અવરોધે છે અને 0xCafEBEEF ખરેખર કેટલાક અન્ય તદ્દન જુદા મૂલ્યમાં મેપ કરેલું છે અને તેથી તે ચીટ કોડ સાથે મેળ ખાશે નહીં જે સંગ્રહિત છે અને તેથી હુમલાખોર ઇચ્છા મુજબ આ મલ્ટીપ્લેક્સરને નિયંત્રિત કરી શકશે નહીં આવા અવ્યવસ્થિત ડેટાને બનાવવાની એક આદર્શ રીત એ હોમોમોર્ફિક એન્ક્રિપ્શન તરીકે ઓળખાતી તકનીક દ્વારા છે આ તકનીકને ખરેખર 2009 માં ક્રેગ જેન્ટ્રી દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી તેથી અહીં જે થાય છે તે મેમરી કંટ્રોલર એ એન્ક્રિપ્ટેડ ડેટા પર કામ કરવા માટે સક્ષમ હોવાનું માનવામાં આવે છે ઉદાહરણ તરીકે એસ 5 અને 7 માટે પ્રદાન કરેલ ઇનપુટ્સ માટે તે હોમોમોર્ફિક એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ થાય છે અને પછી મેમરી નિયંત્રક આ એન્ક્રિપ્ટેડ ડેટા પર કાર્ય કરી શકશે અને તે પછી તેનું પરિણામ પ્રદાન કરશે ડિક્રિપ્ટર પછી ડિક્રિપ્ટ કરી શકશે અને ઇનપુટ્સ માટે યોગ્ય મૂલ્યો મેળવશે જો કે હોમોમોર્ફિક એન્ક્રિપ્શન ખાસ કરીને આ પ્રકારના ઉપયોગો માટે વ્યવહારમાં પ્રાપ્ત કરવું એકદમ મુશ્કેલ છે અને તેથી આપણને વૈકલ્પિક વિકલ્પોની જરૂર પડશે તો પેપર માં શું સૂચવવામાં આવ્યું હતું તે ખરેખર કામગીરીના પ્રકારને બિન ગણતરીત્મક અને ગણતરીત્મક માં વહેંચવાનું હતું તેથી હાર્ડવેર ઘટકો જેમ કે રાઉટર્સ ઇન્ટરકનેક્ટ્સ મેમરી કેશ સ્મૃતિઓ બફર્સ રજિસ્ટર વગેરે બિન કોમ્પ્યુટેશનલ હાર્ડવેર એન્ટિટી છે તો આ બિન ગણતરીયુક્ત છે કારણ કે તેઓ ખરેખર ડેટાને સંશોધિત કરતા નથી પરંતુ તેઓ ફક્ત ડેટા સંગ્રહિત કરે છે અથવા ફક્ત ડેટાને ચોક્કસ સ્થાનો પર રૂટ કરે છે અથવા ફક્ત આગળ જુઓ તેથી આવા બિન કોમ્પ્યુટેશનલ હાર્ડવેર એકમો સાથે ડેટા અવ્યવસ્થિત પ્રદાન કરવું તે ખૂબ સરળ છે કેટલાક ગુપ્ત ડેટાવાળા ઇનપુટ પર માત્ર એક એક્સ ઓર છે તેથી આ એક્સ ઓર પછી કોઈ ચોક્કસ વસ્તુને મેપ કરશે જે એકદમ અલગ છે અને તે જ રીતે જે કંઇપણ અહીં સંગ્રહિત છે એ અનુરૂપ આઉટપુટ મેળવવા માટે એક્સ ઓર બેક છે તો ઉદાહરણ તરીકે જો આપણી પાસે આ મેમરી કંટ્રોલર છે તો આપણે સંભવત રૂપે જો તમારું ઇનપુટ 5 હોય તો તમે કોઈ ચોક્કસ કી સાથે પૂર્વ અથવા તે 8 નું મૂલ્ય મેળવી શકીએ છીએ તો ફરીથી આ રીતે EX ORing દ્વારા આઉટપુટ 8 એ જ કી સાથે તમે ફરીથી સમાન રીતે 5 ઇનપુટ મેળવી શકો તે જ રીતે ઇનપુટ 7 લઈને તેને કોઈ ચોક્કસ કી સાથે એન્ક્રિપ્ટ કરીને અને 4 પ્રાપ્ત કરો અને જ્યારે તમારી પાસે 4 હોય ત્યારે અમે તેને 7 પાછા મેળવવા માટે સમાન કીથી ડિક્રિપ્ટ કરીએ છીએ તેથી આ ટ્રિગર્સને અટકાવશે હવે આપણે કહી શકીએ કે જો આ મેમરી કંટ્રોલરમાં ત્યાં એક હાર્ડવેર ટ્રોજન છે જે આ ચીટ કોડ પર આધારિત છે અને ચાલો માની લઈએ કે ચીટ કોડનું મૂલ્ય ચાલો આપણે 5 કહીએ હવે જ્યારે હુમલાખોર 5 ની કિંમત મોકલે છે આશા છે કે ટ્રિગર સક્રિય થઈ જશે તે આ કિસ્સામાં સક્રિય થશે નહીં કારણ કે હકીકતમાં 5 ની કિંમત 8 પર એન્ક્રિપ્ટ થઈ રહી છે અને તેથી તે ટ્રિગરને ખરેખર સક્રિય કરશે નહીં હવે કોમ્પ્યુટેશનલ કેસ માટે ડેટા ઓબફયુકેશન પ્રાપ્ત કરવું વધુ મુશ્કેલ છે હવે જો આપણી પાસે કોઈ મોડ્યુલ છે જે ખરેખર કંઇક ગણતરી કરે છે ઉદાહરણ તરીકે તે ALUs FPUs ડીકોડર્સ અથવા કોઈપણ અન્ય વૈવિધ્યપૂર્ણ તર્ક હશે આ બાબતોમાં અસ્પષ્ટ થવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે અને તે કેસના આધારે થવું જોઈએ ઉદાહરણ તરીકે જો ત્યાં કોઈ ALU હોય અને ALUની અંદર ચાલો આપણે ગુણાકાર કહીએ હવે આપણે ગુણાકાર માટેના ઇનપુટ્સને અવ્યવસ્થિત કરીશું અને અંત પછી અવ્યવસ્થાને દૂર કરવાની જરૂર પડશે જેથી મૂળ પરિણામો પ્રાપ્ત થાય તેથી આ ખૂબ જ સરળ નથી અને અને તે કેસ આધારિત થવું જોઈએ ટ્રિગર્સ બિલ્ટ કરી શકાય તેવી બીજી રીત એ સિક્વન્સ ચીટ કોડ્સ દ્વારા છે ઉદાહરણ તરીકે જો 0xCAFEBEEF જેવા કોઈ ચોક્કસ ક્રમ કોઈ વિશિષ્ટ અનુક્રમમાં જ પ્રાપ્ત થાય છે તો પછી આ ચોક્કસ ટ્રોજન જો તે આ હાર્ડવેર એકમમાં હાજર હોય તો તે સક્રિય થઈ જશે આપણે હાર્ડવેર ટ્રોજન પરના પ્રથમ વ્યાખ્યાનમાં આ સિક્વન્સ ચીટ કોડના ઉદાહરણો જોયા છે અને આપણે જોયું હતું કે જ્યારે પણ આ વિશિષ્ટ ઇનપુટ્સ પ્રાપ્ત થાય છે ત્યારે સંક્રમણો ઓળખવા માટે હાર્ડવેર ટ્રોજન દ્વારા રાજ્ય મશીન કેવી રીતે જાળવવામાં આવશે અને આખરે 0 થી ટ્રિગરને ખસેડશે 1 ને અને તેથી પેલોડને સક્રિય કરવા માટે દબાણ કરીને અને ગુપ્ત માહિતી બહાર કાઢીને તેથી એક રીત કે જેના દ્વારા આપણે આ સિક્વન્સ આધારિત ચીટ કોડ્સને તોડી શકીએ છીએ તે ધારીને કે આ વિવિધ ઇનપુટ્સ વચ્ચે કોઈ નિર્ભરતા નથી અને કોઈપણ ઇનપુટ સ્વતંત્ર રીતે કોઈપણ સમયે આવી શકે છે જો આપણે આ ઇનપુટ્સને તોડીએ ઉદાહરણ તરીકે જો A B અને C ક્રમમાં પૂરા પાડવામાં આવેલ ઇનપુટ્સ જે આ ઇનપુટ્સને C અને B માં ફરીથી ગોઠવવામાં આવે છે અને તેને અહીં ફીડ કરે છે અને આપણે ગણતરી પૂર્ણ થયા પછી પરિણામોને ફરીથી ગોઠવીએ છીએ તો આ વસ્તુ કેમ કામ કરશે જણાવી દઈએ કે હુમલાખોરે સિક્વન્સ ચીટ કોડ A B અને C તરીકે રાખ્યો છે હવે હુમલાખોર A B અને C ને ઇનપુટ તરીકે મોકલી રહ્યો છે અને આશા છે કે ચીટ કોડ્સનો આ ક્રમ હાર્ડવેર ટ્રોજનને ટ્રિગર કરશે અને ત્યાં પેલોડ તેથી આંતરિક રીતે આ ટ્રિગર state મશીન દ્વારા બનશે જે A પછી B તરફ જાય છે અને પછી છેવટે C તરફ જાય છે અને આ ક્રમમાં આગળ વધવાથી પછી ટ્રિગરને સક્રિય થવામાં ખર્ચ થશે હવે આપણે આ ઇનપુટ્સને A B C થી A C B સુધી ફરીથી ગોઠવી દીધાં હોવાથી આ state મશીન ક્યારેય તેની અંતિમ સ્થિતિમાં પહોંચશે નહીં અને તેથી ટ્રિગર ક્યારેય સક્રિય થશે નહીં અને તેથી પેલોડ બિન કાર્યકારી રહેશે આ સિક્વન્સ ચીટ કોડ્સને હેન્ડલ કરવાની બીજી રીત મનસ્વી રીતે કેટલાક રેન્ડમ ઇનપુટ્સ દાખલ કરીને છે ઉદાહરણ તરીકે અહીં ઇનપુટ આપેલ છે A B અને C છે અને આક્રમણકાર ખરેખર એ પછી આવવા માટે રાહ જોઈ રહ્યું છે પછી B અને પછી છેવટે રેન્ડમ ઇનપુટ ડી દાખલ કરવાના સતત ચક્રમાં સી ખરેખર આ ક્રમ તોડશે અને પછી હાર્ડવેર ટ્રોજનને સક્રિય થવાથી અટકાવશે તેથી આ હાર્ડવેર ટ્રોજનને ધ્યાનમાં રાખીને સર્કિટ્સ અથવા સિસ્ટમોની રચના અને ટ્રોજન દ્વારા જે રીતે ટ્રિગર્સની રચના કરવામાં આવી શકે છે તે બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે જ્યાં ટ્રોજનને ખાસ હાર્ડવેર મોડ્યુલમાં સક્રિય કરી શકાય છે જો કે આપણે જોયું છે કે ઘણા બધા કિસ્સાઓ અથવા ઘણા સર્કિટ્સ છે જ્યાં આવી ડિઝાઇન બનાવવી અતિ મુશ્કેલ છે આવા કેસોમાં સૌથી ખરાબ પરિસ્થિતિ એ છે કે આપણે ખરેખર બે એકમો સંભવત સ્વતંત્ર રીતે ડિઝાઇન કરી શકીએ છીએ અને બંને ઇનપુટ્સ આ બંને એકમોમાં મોકલવામાં આવે છે અને આઉટપુટ પર ચકાસે છે તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે અહીં એક ખૂબ જટિલ સર્કિટ છે ચાલો આપણે ઉદાહરણ તરીકે ક્રિપ્ટોગ્રાફિક એલ્ગોરિધમનો કહીએ અને અમે ખાતરી કરવા માગીએ છીએ કે આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમમાં કોઈ ટ્રોજન નથી આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર એક બીજું એકમ A' ડિઝાઇન કરી શકીએ અને સંભવત આ એકમને તદ્દન અલગ વાતાવરણમાં બનાવી અને આ બંને એકમોને સમાન ઇનપુટ્સ ફીડ કરી શકીએ તેથી આ બંને એકમો બરાબર સમાન કાર્યક્ષમતાથી કાર્ય કરે છે અને જો ત્યાં કોઈ ટ્રોજન ન હોય તો તે સમાન આઉટપુટ આપશે હવે જો ઉદાહરણ તરીકે અમે વિશિષ્ટ ઇનપુટ વિશિષ્ટ સમય અથવા ચોક્કસ ચીટ કોડ પ્રદાન કરીએ છીએ જે આ એકમમાં એકમાં કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે તો પરિણામ એકમ A અને એકમ A' ની વચ્ચે અલગ હશે અને પરિણામે અહીંનો આ ચેકર તફાવત ઓળખશે અને પછી થતા એક્ઝેક્યુશન ફોર્મ બંધ કરશે